વિતરણ સેવાઓ નમસ્તે હું IIT કાનપુરની જયંતા ચેટર્જી છું અને આપણે સંચાલકીય સેવાઓ અને સમકાલીન મુદ્દાઓ વિશે ચર્ચા કરી રહ્યા છીએ છેલ્લા કેટલાક અઠવાડિયામાં અમે સેવા વ્યવસ્થાપન વ્યૂહરચનાના ઘણા ઘટકોને આવરી લીધા છે આપણે સામાન્ય રીતે વ્યૂહરચનાઓ સેવાઓના માર્કેટિંગ વ્યૂહરચનાઓ તેમજ ઓપરેશન વ્યૂહરચનાઓના આ મિશ્રણની ચર્ચા કરવા માટે સંક્ષિપ્ત શબ્દ સાત પીનો ઉપયોગ કરીએ છીએ માર્કેટિંગ અને કામગીરી ઘણીવાર ખૂબ જ સરળતાથી ઓળખી શકાતા નથી તેઓ તદ્દન સંકલિત છે અને તે એટલા માટે અમારી પાસે સેવા જેવા મોડલ છે જેની અમે પહેલા ચર્ચા કરી છે હવે આપણે પહેલાં ચર્ચા કરેલ સાત Pમાંથી સેવા ઉત્પાદન સ્થાપત્ય ઉત્પાદન તરીકે સેવાના રચના તત્વો જેવા ઘટકોની અમે વિગતવાર ચર્ચા કરી છે આપણે બીજો P જે પ્રક્રિયા નો છે અને પછી ત્રીજો P જે લોકો નો છે તેના વિષે પણ ચર્ચા કરી છે આપણે ભૌતિક પુરાવાઓ વિશે ચર્ચા કરી છે સેવા પર્યાવરણ આપણે તે સેવા સેટિંગ સેવા વાતાવરણ અથવા જેને આપણે ઘણીવાર સેવા સ્કેલ સમસ્યાઓ કહીએ છીએ તેના વિશે થોડી વધુ ચર્ચા કરી શકીએ છીએ પણ તે આપણે પછીના સત્રમાં કરીશું જો સમય પરવાનગી આપે આપણે વૃધ્ધિ ગ્રાહક શિક્ષણ અને તેઓ કેવી રીતે સેવા સંદર્ભમાં સંકલિત થાય છે તે વિશે પણ ઘણી વાર ચર્ચા કરી છે હવે આપણી પાસે ત્રણ મુખ્ય P બાકી છે એટલે કે સ્થળ કિંમત આજે આપણે આ P જગ્યા વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેથી મૂળ ચાર P જે ઉત્પાદનવૃધ્ધિ સ્થાન અને કિંમત છે તે ખૂબ જ ચુસ્ત જોડાણ ધરાવે છે સેવાઓમાં આપણે આજે જોઈશું કે તે જોડાણો હવે કેવી રીતે લવચીક છે અને આ વ્યૂહરચના તત્વો વચ્ચેના ઇન્ટરફેસમાંથી નવા વ્યવસાય મોડલ ઉભરી રહ્યાં છે તમામ વ્યવસાયોએ ગ્રાહક સુધી પહોંચવું પડશે અને તેથી તેઓએ સ્પર્શ બિંદુ બનાવવાની જરૂર છે અને શરૂઆતમાં આ સ્પર્શ બિંદુનું નિયંત્રણ સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને બાદમાં તેમાં અન્ય વિવિધ ભાગીદારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો મૂળભૂત રીતે કારખાનાના સ્થાનેથી વિતરણ માળખું બનાવતી વખતે જે મૂલ્ય ગ્રાહકને પહોંચાડવામાં આવે છે તે સ્થાને મૂલ્ય પેક કરવામાં આવે છે વિતરણ શૃંખલાની રચના કરવામાં આવે છે અને આ વિતરણ ફેરફારમાં હંમેશા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે જેમ કે ઉત્પાદન વિશ્વમાંથી ઉધાર લેવા માટે વ્યવહાર ખર્ચ ઘટાડવો ગ્રાહક ઉપભોક્તાને વિવિધ વ્યક્તિગત સંભાળ ઉત્પાદનોની જરૂર હોય છે વિવિધ ખાદ્યપદાર્થો અને પીણાની વસ્તુઓની જરૂર હોય છે અન્ય વિવિધ જીવન જરૂરિયાત ઉત્પાદનોની જરૂર હોય છે જો તે તમામ ઉત્પાદનો કે જે દરેક ઉત્પાદક પાસેથી વ્યક્તિગત રીતે મેળવી શકાય છે તો વ્યવહારોની સંખ્યા તે ઘણી હશે વ્યવહારોની સંખ્યા જેટલી વસ્તુઓની સંખ્યા પરંતુ જો વચ્ચે એગ્રીગેટર હોય જે લોકો ઉપભોક્તા દ્વારા ઇચ્છિત આ વિવિધ ઘટકોને એકસાથે મૂકે છે તો ગ્રાહક પાસે આ તમામ વિવિધ ઉત્પાદનો મેળવવા માટે એક સ્પર્શ બિંદુ છે સેવાઓમાં પણ કેટલીક રીતે વિતરણ સ્થાપત્યની રચના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે હંમેશા વ્યવહાર ખર્ચનું સંચાલન અને વિતરણ સમયપત્રક ખર્ચ વગેરેના લોજિસ્ટિક્સનું સંચાલન કરવામાં આવે છે તેથી અમુક રીતે ઉત્પાદન વિશ્વની જેમ આ વિશિષ્ટ ચર્ચા અન્ય કોઈ પ્રકરણની જેમ જ હતી આ ભૌતિક અને ઈલેક્ટ્રોનિક ચેનલો દ્વારા સેવાઓનું વિતરણ કરે છે પરંતુ આપણે હમણાં જ જોઈશું કે સામાન અથવા ઉત્પાદનોના કિસ્સામાં ઈલેક્ટ્રોનિક ચેનલોના સરળ ઉમેરાથી વ્યવસાયના પાત્રમાં કોઈ ફેરફાર થયો નથી તમે ઈલેક્ટ્રોનિક ચેનલ પર મોબાઈલ ફોન ખરીદી શકો છો તમે દૂકાન દ્વારા મોબાઇલ ફોન ખરીદી શકો છો તેથી ભૌતિક અને ઇલેક્ટ્રોનિક ચેનલો વ્યવહાર ખર્ચ સમય સ્થાન અને તેથી વધુના સંદર્ભમાં ફાયદાઓ બનાવી શકે છે પરંતુ ફોન પોતે અથવા દાંત સાફ કરવાની પેસ્ટ અથવા સાબુ પોતે જ અપરિવર્તિત રહે છે પરંતુ સેવાના કિસ્સામાં આપણે હમણાં જ જોઈશું કે ઇલેક્ટ્રોનિક ચેનલના ઉમેરાથી ઘણી સેવાઓમાં વિક્ષેપ સર્જાયો છે જ્યાં કેટલાક જૂના વ્યવસાય મોડલ અદૃશ્ય થઈ ગયા છે અને નવો વ્યવસાય શરૂ થયો છે મોડેલો બહાર આવ્યા છે તેથી સેવામાં અમે ભૌતિક ઉત્પાદનોને ખસેડતા નથી દેખીતી રીતે તેને કેટલીક સહાયકની જરૂર પડી શકે છે પરંતુ સામાન્ય રીતે અમે અનુભવો પ્રદર્શન અને ઉકેલોને ખસેડી રહ્યા છીએ જે ભૌતિક રીતે મોકલેલ અને સંગ્રહિત નથી તેથી અગાઉ વિવિધ પ્રકારની માહિતી સેવાઓ રૂબરૂ પહોંચાડવામાં આવી છે જેમ કે ટ્રેનનો સમય અથવા હોટલના પ્રશુલ્ક વિશે પૂછપરછ અથવા બસના સમયપત્રક વિશે પૂછપરછ વગેરે અને પછી કદાચ તે ટેલિફોન પર ઉપલબ્ધ હતી પરંતુ માહિતી અને સંદેશાવ્યવહાર ટેક્નોલોજી એકીકરણ અને ઈન્ટરનેટના પરિચયમાં કેટલાક મોટા ફેરફારો થયા છે અને આપણે હમણાં જ જોઈશું કે આ વધુને વધુ માહિતીપ્રદ વ્યવહારો નેટ પર નહીં પણ ભૌતિક ચેનલ પર કેવી રીતે થાય છે આ બિંદુએ આપણે ઓળખીશું કે વિતરણ સેવા વિતરણના ત્રણ પરસ્પર સંબંધિત ઘટકો છે તેમાંથી એક માહિતી અથવા વૃધ્ધિ પ્રવાહ છે બીજો વાટાઘાટ અને વ્યવહાર પ્રવાહ છે તેથી પહેલો ભાગ ગ્રાહકને ગીતનું શીર્ષક અથવા સંગીતના સમૂહનું શીર્ષક અથવા ચલચિત્રનું શીર્ષક અથવા ચોક્કસ જર્નલ વિશેની વિગતો જાણ કરવાનો છે કે તે શું ઉપલબ્ધ છે બીજા તબક્કામાં આપણે વાટાઘાટો અને વ્યવહાર કરીએ છીએ તેનો અર્થ એ છે કે ગ્રાહક તે પ્રક્રિયામાં જાય છે જેના દ્વારા વિતરણ માટે પાત્ર બને છે અથવા સેવાનો ઉપયોગ કરવાના અધિકારનો ઉપયોગ કરે છે અને ત્રીજું અમારી પાસે પેકેજનુ વિતરણ છે જે વિવિધ સ્વરૂપમાં સેવા ઉત્પાદન છે હવે ચાલો જોઈએ કે શું થઈ રહ્યું છે હવે પડદા પર તમારી સામે તમારી પાસે ઉત્પાદનોની સંખ્યા છે ડાબી બાજુએ તમારી પાસે ત્રણ ઉત્પાદનો છે જે એકસાથે સંગીત પહોંચાડે છે અથવા મધ્યમાં અથવા જમણી બાજુએ તમારી પાસે ઉત્પાદનો અને આઉટલેટ્સ છે જે ફોટોગ્રાફ્સ ફોટોગ્રાફ્સની પ્રક્રિયા વિડિઓઝ વિડિઓઝનું ભાડું વગેરે પ્રદાન કરે છે ઘણા વર્ષો સુધી આ ઉત્પાદનો અનુભવ વિતરણના ઘટકો હતા અનુભવ વિતરણમાં મનોરંજન માટેનું પ્લેટફોર્મ હતું અને અન્ય ઉત્પાદનોની જેમ તેમાં પણ એ હતું તમે જાણો છો કે રેકોર્ડિંગ કંપનીઓએ સંગીત બનાવ્યું હતું સંગીત રેકોર્ડ કર્યું હતું અને પછી તેઓએ તેને શરૂઆતમાં વિનાઇલ લોંગ પર વિતરિત કર્યું હતું વગાડવાનો અથવા ટૂંકા રમવાનો રેકોર્ડ પછી કેસેટ પછી સીડી ડીવીડી વગેરે પરંતુ પછી તે વિતરણના વિવિધ તબક્કાઓ દ્વારા દુકાન છૂટક દુકાનમાં મોકલવા પડ્યા હતા અને ઘણી રીતે વિતરણ શૃંખલા દાંત સાફ કરવાની પેસ્ટ અથવા તેથી વધુ ઉત્પાદનો માટે વિતરણ શૃંખલાથી અલગ ન હતી પરંતુ ચાલો જોઈએ કે હવે શું થઈ રહ્યું છે અખબાર એક એવી વસ્તુ હતી જે એક રીતે સેવા તરીકે પણ મૂર્તિમંત હતી સમાચાર વિતરણ સેવા દરરોજ સવારે તમારા ઘરઆંગણે પહોંચાડવામાં આવતી હતી અને તે વર્ષો સુધી આપણા જીવનનો એક ભાગ હતો પરંતુ આજે વધુને વધુ અખબારો ખાસ કરીને એવા લોકોને પહોંચાડવામાં આવે છે જેમને આપણે પેઢી y કહીએ છીએ તેનો અર્થ એ છે કે જે લોકો 1980 થી 2000 ની વચ્ચે જન્મ્યા છે તેથી તેનો અર્થ એ છે કે જે લોકો હવે 15 થી 25 વર્ષના છે તેઓ હંમેશા વિવિધ પ્રકારના મોબાઇલ ઉપકરણો પર નવી સેવા માટે અખબારનો ઉપયોગ કરે છે તેથી સમાચારપત્રની આ સવારના વિતરણ હવે તેમના માટે વધુ સુસંગત નથી સમાચાર તેમના દિવસના સમય અનુસાર વિવિધ ભાગોમાં વિવિધ મોડ્યુલમાં તેમની રુચિ પાશ્ચચિત્ર અનુસાર વિતરિત થાય છે તેથી સાંજે તે મનોરંજન સંબંધિત સમાચાર હોઈ શકે છે સવારે તે શેરબજાર અથવા અમુક અન્ય વ્યવસાયિક ઘટનાઓ અથવા રાજકીય ઘટનાઓને લગતા સમાચાર હોઈ શકે છે દિવસના મધ્યમાં તે બધા વેપાર અને વ્યવસાય સાથે સંબંધિત હોઈ શકે છે તેથી ત્યાં વિવિધ માર્ગો છે હવે નવી સેવા વિવિધ ચેનલો પર વિતરિત કરવામાં આવે છે તેથી આ ઉત્પાદન અને સેવાનું મિશ્રણ જેમ આપણે આ ચિત્રમાં જોયું છે તે હવે નવી પ્રકારની સેવાઓની વિપુલતા બનાવી રહી છે ચલચિત્રના વિતરણ માટે નવા પ્રકારના વ્યવસાય મોડલ્સની જરૂર છે તેથી ચલચિત્ર સેવા કે જે અગાઉ ચલચિત્ર સ્ટુડિયોમાં બનાવવામાં આવી હતી અને પછી તે મોટી રીલ્સમાં હતી અને તે રીલ્સ સમગ્ર દેશમાં ભૌતિક રીતે વિતરિત કરવામાં આવી હતી અને પછી વિતરકો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો સ્ક્રીન પર પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો અનુભવી લોકો ફિલ્મ સભાગૃહમાં આવ્યા હતા હવે ચલચિત્ર પેકેજમાં આવે છે તે સ્ટ્રીમ કરવામાં આવે છે ગ્રાહકના ઉપકરણ પર નેટ પર પહોંચાડવામાં આવે છે ટીવી હોઈ શકે છે કમ્પ્યુટર હોઈ શકે છે હેન્ડહેલ્ડ ટેબલેટ હોઈ શકે છે ફોન અને સ્માર્ટ ફોન હોઈ શકે છે તો ઉત્પાદન ક્યાં છે સેવા ક્યાં છે શું વિતરિત થઈ રહ્યું છે અમુક રીતે વિતરણ એ વસ્તુઓ બની જાય છે કારણ કે કેટલીકવાર આ વસ્તુઓ સતત તમારા કાનમાં સ્ટ્રીમિંગ સંગીતની જેમ વિતરિત થાય છે તેથી તમારા ખિસ્સામાંના ઉપકરણોનો ઉપયોગ કરો સંગીત સ્ટ્રીમ થાય છે અને તમે દિવસભર સેવાના પ્રવાહમાં છો તમે ઘણા યુવાનોને તેમના કાનમાં સંગીત લગાવીને આખો દિવસ ફરતા જોશો રેડિયો ટેલિવિઝન જેવી સેવાઓ પણ વિતરણના નિર્ધારિત તબક્કાઓ હતા વિતરણનો નિર્ધારિત ફેરફાર હવે અત્યંત વિનાશ પામી રહ્યો છે અને નવો વ્યવસાય મોડલ છે તેથી તમારી સામે Netflix Spotify Pandora નામો છે જેમાંથી કેટલાક હજુ સુધી તમારા દેશમાં ઉપલબ્ધ નથી તમારામાંથી કેટલાક આ સેવા નો ઉપયોગ કરતાં પણ હશો પરંતુ હું ઈચ્છું છું કે તમે આ સેવાઓમાં તપાસ કરો તેમના વિશે શોધો તેમના વિશે Google દ્વારા વાંચો તેમના વિવિધ લેખો દ્વારા ઉપલબ્ધ થશે અને તમે આ સેવાઓની વેબસાઇટ પર જઈ શકશો અને એ સમજવાનો પ્રયાસ કરો કે યાંત્રિક વિતરણ કયા છે જે કેટલાક અનન્ય મૂલ્ય પ્રસ્તાવો કેટલાક અનન્ય મોડેલો જે 10 વર્ષ પહેલાં શક્ય નહોતા અને અલબત્ત ઉદાહરણ તરીકે યુટ્યુબ પર તમને વિતરિત કરવામાં આવેલ આ વ્યાખ્યાન જેને તમે કોઈપણ સમયે ગમે ત્યાં જૂના મોડલને સંપૂર્ણપણે વિક્ષેપિત કરતા વિવિધ પ્રકારના ઉપકરણો પર પ્રવેશ કરી શકો છો જ્યાં હું સંસ્થા યુનિવર્સિટી અથવા IIT જેવી સંસ્થામાં હોઉં ત્યાં ટેબલ અને ખુરશીઓ હશે જ્યાં તમે પ્રેક્ષક તરીકે હશો આપણે સમય અને જગ્યાના સમાન ફ્રેમમાં હોઈશું અને આ ક્રિયાપ્રતિક્રિયા તે જ સેવા થશે હવે અગાઉના વર્ગમાં વિતરિત હું કદાચ 200 300 સહભાગીઓ સુધી પહોંચાડવામાં સક્ષમ બની શક્યો હોત હવે આ કોર્સમાં અમે ઘણા 1000 સહભાગીઓ છીએ તેઓ જુદા જુદા વાતાવરણમાં સિંક્રનસ અસુમેળ રીતે જુદા જુદા સમયે ક્રિયાપ્રતિક્રિયા કરી રહ્યા છે અને યાંત્રિક વિતરણના આધારે એક સંપૂર્ણ નવી પ્રકારની સેવાનો જન્મ થઈ રહ્યો છે જે નાણાંકીય રીતે વ્યવહારના ખર્ચમાં મોટા પ્રમાણમાં ઘટાડો કરે છે તેથી અગાઉની પરંપરાગત સેવાઓ લાઇટ કહો કે DHL અથવા સંઘીય એક્સપ્રેસ અથવા અમારી ઝડપી પોસ્ટ પરંપરાગત સેવાઓ લાઇક કહો કે સ્ટાર બક્સ કોફી કાફે ડે અથવા અન્યને તેમની વિતરણ શૃંખલાને વિસ્તૃત કરવામાં વર્ષો લાગ્યાં તેમને એક શહેરથી બીજા શહેરમાં જવા માટે વર્ષો લાગ્યા એક દેશથી બીજા દેશમાં પરંતુ હવે સમગ્ર વિશ્વમાં આ સામૂહિક વ્યાપક વિતરણની શક્યતાએ નવા સેવા વ્યવસાય મોડલ્સ બનાવ્યા છે તેથી ચાલો આપણે કેટલીક રસપ્રદ વ્યવસાય મોડલ જોઈએ જે થઈ રહી છે ઉદાહરણ તરીકે આ દ્રશ્ય પર અવાજનું આવરણ આઈપી દ્રશ્ય પર અવાજનું આવરણ ઈન્ટરનેટ પ્રોટોકોલ જે થોડા વર્ષો પહેલા સુધી તેટલો વિશ્વાસપાત્ર ન હતો જે ગ્રાહકો દ્વારા વ્યક્તિગત સંદેશાવ્યવહાર માટે ઉપયોગમાં લેવાતા હતા ઓછી કિંમતની વ્યક્તિગત મિત્રો અને તેથી વધુ વચ્ચે કુટુંબના સભ્યો વચ્ચે વાતચીત આજે Skype જેવી સેવાઓ અથવા ખૂબ જ જટિલ સભા માટે વ્યવસાય પરિષદો માટે ઉપયોગમાં લેવાય છે જેનો ઉપયોગ ઘણી વખત ખૂબ જ હાર્ડકોર વ્યવહારો વ્યવસાય સોદા ફિક્સિંગ વગેરે માટે પણ થાય છે તેથી આ ટેક્નોલોજીઓ અને તે માહિતી અને સંચાર ટેક્નોલોજી જોડાણમાંથી મેળવેલા વ્યવસાય મોડલ્સ ખૂબ જ ઝડપથી નવા આકાર લેતા પરિપક્વ થઈ રહ્યા છે તેથી તમે જોઈ શકો છો કે આ અમેરિકન સંગીત ઉદ્યોગ દ્વારા પ્રકાશિત આલેખનો એક ખૂબ જ સરસ આલેખ સમૂહ છે જે બતાવે છે કે ઉદાહરણ તરીકે કહો કે તે વિનાઇલ રેકોર્ડ્સ છે અને કયું સંગીત પ્રકાશિત થયું હતું અને તે 70 ના દાયકાના અંતમાં 1973 થી 1988 સુધી ટકી રહેવાની ટોચ પર પહોંચ્યું હતું 1979 ની આસપાસ ક્યાંક આ પ્લાસ્ટિકના જૂથના રેકોર્ડની જેમ જ કેસેટો આવી અને પસંદ કરવામાં આવી પરંતુ લગભગ 2000 સુધી તે ટકી રહી તેથી લગભગ 20 વર્ષ કે તેથી વધુ અને પછી સીડી હતી જે લગભગ 10 વર્ષ સુધી જીવંત રહી પરંતુ ડિજિટલ સંગીતને હવે નેટ પર ક્યાંક ઉપલબ્ધ કેસેટ અથવા સીડી જેવા કોઈ ભૌતિક પ્લેટફોર્મની જરૂર નથી ગમે ત્યારે ટૅપ પર ઉપલબ્ધ છે જેથી ઝડપથી બદલાય છે જેથી તે જીવન ચક્ર છે તેનો અર્થ એ કે તે કેટલા વર્ષો સુધી ટકી રહેશે તે વર્તમાન સ્વરૂપ છે જે આપણે જાણતા નથી આ કેવી રીતે થાય છે તે સમજવા માટે તે વાસ્તવમાં આવતા વર્ષ સુધીમાં વ્યાકરણની દૃષ્ટિએ તદ્દન બદલાઈ શકે છે અમે ઉત્પાદન સેવા ઉત્પાદન સ્થાપત્ય માટેના અમારા જૂના મોડેલ પર પાછા જઈ શકીએ છીએ તેથી જેમ તમે ટોચ પર જુઓ છો તે અમારી પાસે માહિતી પ્રક્રિયા તરીકે ઓળખાય છે આ અમારા પાઠ્યપુસ્તકના 5મા પ્રકરણમાંથી લેવામાં આવ્યું છે જે આ સેવા વિતરણ સાથે સંબંધિત છે તેથી ત્યાં ભૌતિક પ્રક્રિયાઓ હતી અને તેની સાથે માહિતી પ્રક્રિયા પણ હતી તેથી દેખીતી રીતે આ માહિતી પ્રક્રિયાઓ જેમ કે બિલિંગ અથવા ચુકવણી અથવા પ્રારંભિક પૂર્વ ખરીદી માહિતી પરામર્શ આ ભૌતિક ઇન્ટરફેસના મિશ્રણ દ્વારા કરવામાં આવી હતી તેથી વિતરણ ચેનલ ભૌતિક હતી અને કેટલાક કિસ્સાઓમાં ત્યાં ટેલિફોનનો ઉપયોગ અને અન્ય બીજા સાધનોનો ઉપયોગ થતો પરંતુ આજે મેં કેટલાક હોટેલનું ઉદાહરણ લીધું છે તમે હોટેલમાં તમારા ભૌતિક રોકાણને જાણો છો જે હજી પણ મુખ્ય છે જે પ્રવૃત્તિઓનો ભૌતિક સમૂહ છે પરંતુ મોટાભાગના અન્ય સેવા તત્વોનું વિતરણ તે હોટેલ વિશેની માહિતી હોય કઈ હોટેલ પસંદ કરવી તે પરામર્શ હોય હોટેલ નોંધણીની પુષ્ટિ કરવી પથારીના પ્રકારને ધ્યાનમાં રાખીને પસંદગીઓ આપવી તમને કયા પ્રકારનો રૂમ જોઈએ છે વગેરે વગેરે બીજી બાજુ બિલની ચૂકવણી છે જે પણ ઓનલાઈન જ થઇ શકે છે તેથી મુખ્ય સેવા થોડા અપવાદો રહે છે જેમ કે તમારા હોટલમાં રોકાણ વગેરે ઉપરાંત કેટલીક સ્થાનિક સામગ્રીની સલામત રાખવા અથવા પ્રાપ્ત કરવી કે જે હજુ પણ ભૌતિક વિતરણ શૃંખલા સાથે થોડો ઇન્ટરફેસ ધરાવે છે પરંતુ મોટાભાગના અન્ય સેવા તત્વો હવે નેટ દ્વારા વિતરિત કરવામાં આવે છે તેથી અમે ઇ સેવાઓના સમગ્ર મુદ્દા વિશે વધુ વિગતવાર ચર્ચા કરીએ તે પહેલાં ઇન્ટરનેટ પર વિતરિત કરવામાં આવતી સેવાઓ માટેના વિવિધ પ્રકારના વ્યવસાયિક મોડલ અને વિતરણ ચેનલ વિતરણ મીડિયા અને સેવાના પ્રકાર અને સેવા અથવા ઉન્નતીકરણની લાક્ષણિકતાઓ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા જોઈએ ચાલો આપણે વિવિધ પ્રકારના સેવા વિતરણના પ્રણાલીગત વિકલ્પો જોઈએ તેથી આપણી પાસે એવી સેવાઓ છે જ્યાં ગ્રાહક સેવા સંસ્થામાં જાય છે અને બે પ્રકાર ની સેવા છે જ્યાં એક કામની જગ્યા અને બહુવિધ કામની જગ્યા છે તેથી ગ્રાહક સેવા સંસ્થામાં જાય છે જેમ કે હેર સલૂનમાં ચલચિત્ર રંગભૂમિ બહુવિધ કામની જગા બસ સેવા ટ્રેન સેવા ફાસ્ટ ફૂડ ચેઇન હોઈ શકે છે જ્યાં ગ્રાહક એક જ સેવાનો ઉપયોગ કરવા માટે બહુવિધ કામની જગ્યા પર જઈ શકે છે સેવા સંસ્થા ગ્રાહક પાસે આવી શકે છે ઉદાહરણ તરીકે તમારા ઘરની પેઇન્ટિંગ હોઈ શકે છે અથવા તમારા દરવાજા પર કાર ધોવાનું હોઈ શકે છે મેઇલ વિવરણ અથવા બેંક જેવી સેવા ઘણા ગ્રાહકોને માટે સેવા બહુવિધ વિતરણ હોઈ શકે છે સેવા સંસ્થા કોઈપણ ભૌતિક ડિલિવરી વિના દૂરથી વ્યવહાર કરી શકે છે જેમ કે તમારા ઘરની પેઇન્ટિંગ અથવા તમારા મેઇલનુ વિતરણ તેથી આમાં સિંગલ સાઈટ ક્રેડિટ કાર્ડ એક વ્યવહાર અથવા સ્થાનિક એફએમ રેડિયો સ્ટેશન અથવા સ્થાનિક ટીવી સ્ટેશન કેટલાકને બહુવિધ સ્થાનો જેમ કે સેટેલાઇટ અથવા ટેલિફોન પર પ્રસારણ મોબાઇલ ટેલિફોન નેટવર્ક વગેરેનો સમાવેશ થાય છે તેથી પરંપરાગત સેવાઓમાં અથવા તો આ મિશ્રિત સેવાઓમાં પણ તાજેતરમાં ગ્રાહકોની ચેનલ પસંદગીઓએ સેવાનું વિતરણ સ્થાપત્ય નક્કી કર્યું છે તેથી જટિલ અને ઉચ્ચ જોખમી સેવાઓ માટે ભૌતિક વ્યક્તિગત વિતરણને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું અને તે હજુ પણ ઉદાહરણ તરીકે તબીબી પરામર્શ સંચાલન કન્સલ્ટન્સી જેવા કેસ હોઈ શકે છે પરંતુ અમે આગામી સત્રમાં જોઈશું કે ત્યાં પણ કેટલાંક નવા મોડલ ઉભરી રહ્યાં છે અને કેટલીકવાર સામાજિક જરૂરિયાતો ધરાવતા ગ્રાહકો સામાજિક હેતુઓ જેમ કે વરિષ્ઠ નાગરિકો જેમને દિવસ દરમિયાન કેટલાક લાભદાયી વ્યવસાયની જરૂર હોય તેઓ વ્યક્તિગત વિતરણ ચેનલોને પસંદ કરતા હશે પરંતુ સમગ્ર સુવિધા સગવડ સગવડતા એ વિતરણ ચેનલ સ્થાપત્ય નક્કી કરવા માટેનો મંત્ર રહે છે